સિકયુર સીસ્ટમ એન્જિનિયરિંગ ના કોર્સના આ નિદર્શન લેક્ચરમાં સ્વાગત છે આ નિશ્ચિત લેકચરમાં આપણે એક લોડ ટાઇમ રીલોકેટેબલ ટેકનીક જોઈશું જે વાસ્તવિક રીતે એક એડ્રેસ સ્પેસ લેઆઉટ રેન્ડમાઈઝેશન પ્રાપ્ત કરવા ના રસ્તાઓમાંનો એક રસ્તો છે આપણે આ કોર્સ ના ભાગમાં જે કોડ નો ઉપયોગ કરીએ છીએ તે વર્ચ્યુઅલ બોક્ષ VM ના એક ભાગ તરીકે ઉપલબ્ધ કરાયેલો છે આ કોડ તમને nptel codesmodule5relocgot માંથી મળી જશે તો આ ડિરેક્ટરી માં આપણી પાસે બે સોર્સ ફાઈલ્સ છે એકનું નામ driver c છે અને બીજીનું નામ mylib c છે પહેલા આપણે આ mylib c નો અભ્યાસ કરીએ કે જે એક લાઇબ્રેરી નું નિર્માણ કરે છે આ એક બહુ સરળ લાઇબ્રેરી છે તેમાં આ એક ગ્લોબલ ચલ mylib int છે તેમાં બે ફંક્શન છે set mylib int અને get mylib int પહેલું set mylib int છે જે એક unsigned long પ્રકારની આર્ગ્યુંમેન્ટ X લે છે અને તેને આ ગ્લોબલ ચલમાં કોપી કરે છે અને બીજું get mylib int છે કે જે આ ગ્લોબલ વેરીએબલ ની હાલની વેલ્યુ ને પાછી આપે છે આપણી લાયબ્રેરી બનાવવા માટે આપણી પાસે જુદા જુદા વિકલ્પો વાળી એક Makefile છે આની મદદથી આપણે એક લાયબ્રેરી બનાવીશું કે જે રીલોકેટેબલ હશે આ લાયબ્રેરી બનાવવા આપણે આ બે કમાંડ રન કરીશું ૧ make clean અને ૨ make lib reloc અહીં શું થાય છે આપણે અહીં એક બીજો સોર્સ કોડ કમ્પાઈલ કરીને mylib o નામની ઓબ્જેક્ટ ફાઈલ બનાવીએ છીએ અને પછી આપણી આ libmylib so નામની લાયબ્રેરી બનાવીએ છીએ આ લાયબ્રેરીમાં આ ઓબ્જેક્ટ ફાઈલ mylib o છે વળી આપણે આખી libmylib so ને ડિસેસેમ્બલ કરીને ઓબ્જેક્ટ ડમ્પ પણ કરીએ છીએ આ રીતે આખી mylib so ની ફાઈલ ડિસેસેમ્બલ થઈને અહીં આ libmylib so માં મોજુદ છે આ લાયબ્રેરી નો ઉપયોગ કરવા માટે આપણે એક ડ્રાઈવર પ્રોગ્રામ લખેલો છે કે જે driver c ફાઈલ માં મોજુદ છે અહીં આપણને બે એક્ષ્તર્નલ ફંક્શન ડિફાઇન કરેલા દેખાય છે આપણે આ set mylib int ને ઇન્વોક કર્યું કે જેણે અંતર્ગત રીતે લાયબ્રેરીને ઇન્વોક કરી છે અને આપણે આર્ગ્યુંમેન્ટ તરીકે પાસ કરેલી ૧૦૦ની સંખ્યાને mylib int ચલમાં મૂકી છે અને બીજી હરોળમાં આપણી પાસે આ get mylib int છે કે જે ફક્ત mylib int ની વેલ્યુ પ્રિન્ટ કરે છે કે જે ૧૦૦ હોવી જોઈએ આ વીડિઓ લેક્ચરના પાછળના ભાગમાં આપણે આ glob નામના ગ્લોબલ ડેટા ના ઉપયોગ વિષે જોઈશું કે જેમાં ૫૫૫૫ આ સંખ્યા લખાઈ છે અને આપણે અહીં આ ૫૫૫૫ની સંખ્યા પ્રિન્ટ કરીએ છીએ આવો આપણે આ ડ્રાઈવર પ્રોગ્રામ ને કમ્પાઈલ કરીએ make driver તમે જોયું કે આપણે કમ્પાઈલ કરતી વખતે L mylib લખ્યું તેનો અર્થ એ થાય છે કે આપણે હમણાં બનાવેલી જે લાયબ્રેરી છે તેને લીંક કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ L એ આ લાયબ્રેરીનો સર્ચ પાથ છે આપણે જે એક ટપકું મુક્યું છે તેનો અર્થ એ કે આપણે આ લાયબ્રેરી ને આ વર્તમાન ડિરેક્ટરી માં શોધવા માંગીએ છીએ તો તમે જો આ dreloc નામના પ્રોગ્રામ ને રન કરો તો આપણને જોઈતો આઉટપુટ મળશે આપણને અહી એક ભૂલ દેખાડે છે અને આ ભૂલ એ છે કે આપણે લાયબ્રેરી નો પાથ બરાબર ગોઠવ્યો નથી એ આપણે આ રીતે કરી શકીએ છીએ expert LD PATH અને હવે આ પ્રોગ્રામ ને રન કરીએ તો આપણી અપેક્ષા મુજબ જોઈ શકીએ છીએ કે mylib intની વેલ્યુ ૧૦૦ થઇ ગઈ છે અને globની વેલ્યુ ૫૫૫૫ થઇ ગઈ છે આ આવું જ અપેક્ષિત હતું કારણકે તેવું જ driver c માં લખેલું છે ઓકે હવે આપણે એ તપાસીશું કે આ કોડ રેલોકેટેબલ શા માટે છે અને એવું કરવા માટે આપણે લાયબ્રેરી ના કોડ ને ડિસેસેમ્બલ કરીને જે આપણે libmylib so diss ફાઈલ બનાવી છે તે જોઈશું આ માં set mylib int આ ફંક્શન ને શોધો તો અહીં આપણે set mylib intનું C ફંક્શન જોઈ શકીએ છીએ અને આ તેનું એસેમ્બલી ભાષામાં સમકક્ષ કોડ છે પહેલી જે બે instructions છે તે "push EBP" અને "move ESP to EBP" છે અને તે સામાન્ય રીતે સ્ટેક ફ્રેમ બનાવવા માટે વપરાય છે તે જ છે તેના પછીનું આ જે ફંક્શન છે તે અગત્યનું છે આ instruction છે તે સ્ટેકમાંના એક ઓફસેટમાંથી EAX લોકેશન માં લોડ કરે છે એના લીધે જે X નામની આર્ગ્યુંમેન્ટ છે કે જે ૮ બાઈટ ના ઓફસેટ ઉપર સ્થિત છે તે ફ્રેમ પોઈન્ટર માંથી EAXની અંદર લોડ થઇ છે એટલે આ instruction ના એક્ષિક્યુશન પછી જે EAX રજીસ્ટર છે તેમાં ૧૦૦ ની વેલ્યુ આવી ગઈ છે કે જે અહીં આપણા એક્ષિક્યુશન દરમિયાન આપણે અર્ગ્યુંમેન્ટ તરીકે આપી હતી તે છે હવે તેના પછીની instruction છે તે એક store instruction છે કે જે EAXની વેલ્યુ ને mylib int ચલ માં સ્ટોર કરે છે આમ આ અહીં C પ્રોગ્રામ માં આ સ્ટેટમેન્ટ ને લીધે થયું છે આમ આ સ્ટેટમેન્ટ કે જેમાં Xની વેલ્યુ mylib int માં સ્ટોર કરાઈ છે તે આ instructionમાં એક્ષિક્યુટ થાય છે જેમાં EAX કે જેમાં X નો સમાવેશ થાય છે તે mylib int માં સ્ટોર થયો છે પરંતુ તમે અહીં એક વાતની નોંધ કરી હશે કે mylib intનું જે એડ્રેસ છે કે જે અહીં હોવું જોઈતું હતું તે 0's થી ભરાયેલું છે આમ આપણી પાસે 0000 0000 છે અને આ ને mylib int ના એડ્રેસ થી ભરવું જોઈએ તે જ પ્રમાણે એના પછીના ફંકશન get mylib int કે જે mylib int ની વેલ્યુ રિટર્ન કરે છે તેમાં પણ એવું થાય છે આ કામ અહીં આ સ્ટેટમેન્ટ કરે છે કે જ્યાં ગ્લોબલ ચલ ની વેલ્યુ ને રજીસ્ટર માં સ્ટોર કરાઈ છે હવે આપણે જોઈએ છીએ કે ફંકશન ની જેમ જ નું જે એડ્રેસ છે તે આખું ઝીરો થી શરૂ કરાયું છે આ ઝીરો દાખલ કરવાનું કામ કમ્પાઈલર કરે છે હવે લોડ ટાઈમ રીલોકેટેબલ ટેકનીક માં શું થાય છે અંતમાં જ્યારે આપણે આ પ્રોગ્રામ ને લોડ કરીએ ત્યારે જે લોડર છે તે mylib int એડ્રેસ ઓળખશે કે જે ઠીક કરવું પડશે એટલે તે ઓળખશે કે એકઝીક્યુટેબલ માં ૫૪૭ નંબરના ચોક્કસ લોકેશન ઉપર mylib intનું જે સાચું એડ્રેસ છે તે બદલાઈ જવું જોઈએ તે જ પ્રમાણે અહીં mylib int ની જે વાસ્તવિક વેલ્યુ છે તે મુકાવી જોઈએ તો ચાલો આપણે આ વ્યવહારમાં બનતું જોઈએ કમ્પાઈલર પાસેથી આપણને જે જે ઓબ્જેક્ટ ડમ્પ મળેલ છે તેની નોંધ કરો હવે આપણે શું કરીશું આપણે gdbનો રન ટાઈમ આઉટપુટ જોઈશું તો આપણે gdbનો ઉપયોગ કરી dreloc ને એક્ષિક્યુટ કરીએ છીએ અને main ફંક્શન આગળ એક બ્રેક પોઈન્ટ મુકીએ છીએ અને પછી mylib intની અંદર એક પછી એક instructionનું એક્ષિક્યુશન થાય તે પ્રમાણે પ્રોગ્રામ ને રન કરીએ છીએ અને તેને ડિસેસેમ્બલ કરીએ છીએ તો આપણને શું દેખાય આ ડિસેસેમ્બ્લી અને અહીં વપરાયેલી instructions છે તે અદ્દલ જે કમ્પાઈલરે મૂકી છે તેવી જ છે ફક્ત એક ફરક છે અને તે એ કે અહીં જે ઝીરો મોજુદ છે તે mylib intના વાસ્તવિક એડ્રેસ દ્વારા બદલાઈ ગયા છે તો જો હું mylib intનું એડ્રેસ આ રીતે પ્રિન્ટ કરું તો આપણે જોઈએ છીએ તેમ તેની વેલ્યુ 0xX7FT3014 છે અહીંયા શું થાય છે કે જ્યારે લાઈબ્રેરી ને લોડ કરવામાં આવે છે ત્યારે પ્રોસેસ તે નિર્ધારિત કરે છે કે આ mylib intનું એડ્રેસ ઠીક કરવું જ પડશે અને આથી તે આ ફંક્શન માં ઠીક કરાય છે આ જ પ્રમાણે જે get mylib int છે તે પણ તેની જેમ જ ઠીક કરવામાં આવશે આ પછી આપણે જે વાત વિચારવાની છે તે એ છે કે લોડર ને કેવી રીતે ખબર પડે છે કે આ બધા લોકેશન ને કઈ જગ્યાએ ઠીક કરવાના છે તે આપણે એક્ઝિક્યુટેબલ માં જે એક ટેબલ મોજુદ છે તેના દ્વારા જાણી શકીએ છીએ અને આપણે આ કમાન્ડ નો ઉપયોગ કરી શકીએ છીએ readelf R mylib so આપણે જોઈએ છીએ કે અહીં mylib intની બે એન્ટ્રી છે 547 અને 552 ના ઓફસેટ ઉપર એક 32 bit ઈન્ટીજર ને ઠીક કરવાની જરૂર છે તમે જો આ ચોક્કસ ડમ્પ ને જુઓ તો આપણે જોઈએ છીએ કે 547નું ઓફસેટ છે તે ખરેખર આ ચાર ઝીરો છે અને આથી લોડર આ રીલોકેશન ટેબલ ની અંદર જોશે અને તે નિર્ધારિત કરશે કે 4 બાઇટ્સ ને ઠીક કરવાના છે અને તે એડ્રેસ એ mylib intનું છે તે જ પ્રમાણે 552 ના ઓફસેટ ઉપર કે જે આ ચાર બાઈટસ અને get mylib int ને આનુસંગિક છે mylib intના એડ્રેસ ને ઠીક કરવું પડશે આમ આ રીતે લોડર લોડીંગ સમયે નક્કી કરશે કે આ મેમરી માં આ પ્રદેશોને સાચા એડ્રેસ દ્વારા ઠીક કરવા જ પડશે આ રીતે આપણને રીલોકેટેબલ કોડ મળે છે આ કોડ નો ફાયદો એ છે કે તે સમજવામાં ખુબ જ સરળ છે જોકે આને લીધે લોડ ટાઈમ છે તે અતિશય જટિલ થઈ જાય છે ખાસ કરીને જો તમારી પાસે ખૂબ મોટી સંખ્યામાં આવા ચલ હોય તો જે લોડ ટાઈમ છે તે ખૂબ જ મોટો સમય લઈ લેશે અને વળી તેમાં એવું પણ કરવું પડશે કે લોડર ખરેખર જઈને એક્ઝિક્યુટેબલ કોડ ને બદલે કે જે ખરેખર આવશ્યક નથી તો હવે પછીના નિદર્શનમાં આપણે પોઝિશન ઇન્ડિપેન્ડન્ટ કોડ નો ઉપયોગ કરતા રીલોકેટેબલ કોડ ની એક બીજી રીત ને જોઈશું